આપણે આ PSW રજિસ્ટર દ્વારા આ બેંક પસંદગીને નિયંત્રિત કરી શકીએ છીએ તેથી પછીથી રજીસ્ટર પર આ પ્રોસેસરની સ્થિતિ સારી રીતે જુઓ પરંતુ શું થાય છે કે ત્યાં આપણે 8051 માં વ્યક્તિગત બીટ સેટ રીસેટ પ્રકારની સૂચનાઓ મેળવી શકીએ છીએ અને આ બેંકની પસંદગી કરી શકીએ છીએ તેથી આ બે બિટ્સ 3 અને 2 છે તેથી જ્યારે આ બિટ્સ 0 0 હોય ત્યારે તે બેંક 0 પસંદ કરશે આ 2 બિટ્સ 0 1 હોવાથી બેંક 1 પસંદ કરશે તેથી 1 0 બેંક 2 પસંદ કરશે અને 1 1 બેંક 3 પસંદ કરશે તેથી તમે ફક્ત SETB PSW 0 2 જેવી સૂચના મેળવી શકો છો તેથી તે PSW 2 ના બીટને સેટ કરશે અને પછી જો તમે સ્પષ્ટ બીટ PSW ડોટ 3 નો ઉપયોગ કરો તો આપણે આ બીટને 0 તરીકે અને આ બીટને 1 તરીકે સેટ કરી રહ્યા છીએ તેથી અસરકારક રીતે હું બેંક 1 પસંદ કરી રહ્યો છું તેથી આ જે રીતે આપણે આ PSW બીટ સેટિંગ્સનો ઉપયોગ બેંકો વચ્ચે પસંદગી અથવા સ્વિચ કરવા માટે કરી શકીએ છીએ તેથી આગળ આપણે આ બીટ એડ્રેસેબલ મેમરી સ્થાનો પર ધ્યાન આપીશું તેથી ત્યાં 128 બિટ્સ સ્થાન છે જે વ્યક્તિગત રીતે ઍક્સેસ કરી શકાય છે તેથી તેમનું ભૌતિક મેમરી સરનામું 20 થી 2F છે તેથી 20 ને સ્થાન સરનામું 00 આપવામાં આવ્યું છે તેથી આ બીટ નંબર સેટ બીટ 0 નો ઉપયોગ કરીને સેટ કરવામાં આવે છે તેથી જો તમે SETB 0 જેવું કંઈક લખો તો આ ચોક્કસ બીટ 1 પર સેટ થશે અને તે જ રીતે જો તમે સેટ B કહો અને 5 જેવું સેટ કરો તો આ ચોક્કસ બીટ 1 પર સેટ થશે તેથી આ રીતે આપણે વ્યક્તિગત ઍક્સેસ કરી શકીએ છીએ 8051 સૂચનામાં બિટ્સ તેથી આપણે તેમને પછીથી વિગતવાર જોઈશું તેથી જેમ કે Moves MOV C1AH છે તેથી તે શું કરશે કે તે આ C એ ફ્લૅગ ને વહન માટે વપરાય છે તો આ વહન ફ્લૅગ છે અને જો તમે અહીંથી ગણતરી કરો તો તમે આ જુઓ તેથી આ સ્થાન બને છે આ સ્થાન સરનામું 1 A છે આ ચોક્કસ બીટ સરનામું 1 A છે તેથી આ કેરી ને આ ચોક્કસ બીટની કિંમત મળશે તેથી જો આ બીટ 0 કહે છે તો કેરીને 0 મળશે જો આ બીટ 1 હશે તો કેરીંગ ને 1 મળશે તેથી તમે આ રીતે પણ તે જ વસ્તુ લખી શકો છો તેથી 23 2 આ મેમરી લોકેશન 23 અને બીટ નંબર 2 છે તેથી બીટ નંબર 2 આપણે એક્સેસ કરવા માંગીએ છીએ તેથી તે પણ બીજી રીત છે જેના દ્વારા આપણે વ્યક્તિગત બિટ્સને ઍક્સેસ કરી શકીએ છીએ તેથી આ રીતે આપણને 00 થી 7F સુધી ચાલતા બીટ એડ્રેસ મળ્યા છે અને કુલ 128 સ્થાનો જેનો આપણે બીટ એડ્રેસેબલ ફેશન માટે ઉપયોગ કરી શકીએ છીએ તેથી તે ઘણા બધા ઇન્ટરફેસની જેમ ખૂબ જ ઉપયોગી છે જે આપણી પાસે એમ્બેડેડ એપ્લિકેશન્સમાં છે તેથી તેમને ડિજિટલ ઇનપુટ આઉટપુટ મળ્યું છે અને આ ડિજિટલ ઇનપુટ આઉટપુટને સિંગલ બીટ ઇનપુટ કહેવામાં આવે છે તેથી તેઓ ખૂબ જ સરળતાથી આ સ્થાનો સાથે સંકળાયેલા હોઈ શકે છે પછી ખાસ ફંક્શન રજિસ્ટરમાં સારી રીતે જુઓ તો ત્યાં ઘણા વિશેષ ફંક્શન રજીસ્ટર છે જેની સરનામાની રેન્જ 80 થી FFh છે તેથી તેઓ સીધા સંબોધન માટે વપરાય છે તેથી આપણી પાસે ડેટા રજિસ્ટર અને નિયંત્રણ રજિસ્ટર છે તેથી તેઓને અલગ અલગ સંદર્ભમાં મળ્યું છે જેનો ઉપયોગ કરવામાં આવ્યો છે કારણ કે મેં કહ્યું હતું કે 8051 પહેલાથી જ ટાઇમર કાઉન્ટર્સ પછી સીરીયલ પોર્ટ્સમાં બાંધવામાં આવ્યું છે પછી ઇન્ટરપ્ટ મિકેનિઝમ પછી 8051 ની કેટલીક અદ્યતન આવૃત્તિઓ તેઓને AD કન્વર્ટર DA કન્વર્ટર પણ એકીકૃત કર્યા છે તેથી તે પેરિફેરલ્સ ને નિયંત્રિત કરવા માટે આપણે તેમને નિયંત્રિત કરવા અને તેમની સ્થિતિ તપાસવા માટે કેટલાક વધારાના રજિસ્ટર રાખવાની જરૂર છે તેથી આપણને નિયંત્રણ રજીસ્ટર જેવા કેટલાક વધારાના રજીસ્ટરની જરૂર છે તેથી આ વિશેષ કાર્ય નોંધણી કરે છે તેથી આપણે જોઈશું કે ત્યાં સંખ્યાબંધ નિયંત્રણ રજીસ્ટર છે તેથી આપણા સમગ્ર વ્યાખ્યાનમાં આપણે જોઈશું કે આવા ઘણા નિયંત્રણ રજીસ્ટરનો ઉલ્લેખ કરવામાં આવશે અને આ 30 થી 7F છે તેથી આ મૂળભૂત રીતે RAM જગ્યા છે તેથી તમે કેટલાક અસ્થાયી ડેટાને ત્યાં સંગ્રહિત કરી શકો છો અને તમે તેનો ઉપયોગ સ્ટેક માટે કરી શકો છો તેથી આ બધું કરી શકાય છે તો આ શું થઈ રહ્યું છે તેથી ચિપ મેમરી પર આ 8051 નું બીટ સરનામું એકંદર સારાંશ છે તેથી તમે જોશો કે જો તમે 00 થી શરૂઆત કરો તો પહેલા આપણી પાસે રજીસ્ટર્ડ બેંકો 00 થી 1F છે તો પહેલા આપણી પાસે ડિફોલ્ટ રજીસ્ટર બેંક R0 થી R7 પછી બેંક 1 બેંક2 અને બેંક 3 છે પછી 0 થી 2 f સુધી આપણને આ બીટ એડ્રેસેબલ સ્થાનો મળ્યા છે તેથી સ્ટેન્ડ બીટ નંબર 00 થી 7F પછી 30 થી 7F સુધી આપણને આ સામાન્ય હેતુની RAM મળી છે આ એક પ્રકારનું સ્ક્રૅચપેડ છે પરંતુ તે બીટ એડ્રેસેબલ નથી તે ફક્ત બાઈટ એડ્રેસેબલ છે પરંતુ આપણે તેનો ઉપયોગ ત્યાં અમુક 8 બીટ વેલ્યુ સ્ટોર કરવા માટે કરી શકીએ છીએ હવે જો તમે 80 થી આગળ જુઓ છો તો શું થાય છે કે તમારી પાસે વિશેષ ફંક્શન રજિસ્ટર છે તેથી કેટલાક ખાસ ફંક્શન રજિસ્ટર દરેક પોર્ટ જેવા છે તેથી તમને યાદ છે કે 8051 P0 P1 P2 P3 માં 4 પોર્ટ છે તેથી P0 સરનામાં 80 સાથે સંકળાયેલ છે પછી P1 સરનામાં 90 સાથે સંકળાયેલ છે P2 એ A0 સાથે સંકળાયેલ છે અને P3 B0 સાથે સંકળાયેલ છે તેથી આપણને આ પોર્ટ્સ પણ મળ્યા છે અને તેઓ મેમરી લોકેશન સાથે પણ સંકળાયેલા છે તેથી તમારી સૂચનાઓમાં તમે કાં તો પોર્ટ 0 કહી શકો અથવા તમે મેમરી લોકેશન 8 0 કહી શકો તે બધા સમાન છે અને તેવી જ રીતે તમે P 1 અથવા મેમરી સ્થાન 90 કહી શકો તે બધા સમાન છે હવે આ સ્ટેક પોઇન્ટર તેથી આ 81 છે તેથી સ્થાન 81 તે સ્ટેક પોઇન્ટર રજીસ્ટર પછી 8 2 ને અનુરૂપ છે તેથી ક્યાં તો DPL છે અને 8 3 એ DPH છે તેથી આ DPH DPL જોડી છે તેથી આનાથી તે DPTR બાહ્ય મેમરી અક્ષ માટે નોંધણી કરાવે છે અને તે સહેજ સરનામું નથી તેથી તમે જુઓ કે આ સ્થાનો તેથી તેઓ બીટ એડ્રેસેબલ નથી પછી આ સ્થાન દસ્તાવેજીકૃત નથી કે તે હવે શું કરી રહ્યું છે અને 8 7 એ PECON રજિસ્ટર છે તેથી આ પાવર નિયંત્રણ માટે છે તેથી તમે આ PCON બિટ્સને તે મુજબ સેટ કરીને પાવર ડાઉન મોડમાં તે 8051 મૂકી શકો છો તેથી તમે ત્યાં આ PCON રજિસ્ટરનો ઉપયોગ કરી શકો છો અને પછી આ TCON અન્ય રજિસ્ટર છે કે જેનો ઉપયોગ ટાઈમર કંટ્રોલ ટાઈમર અને ટાઈમર અને ઈન્ટ્રપ્ટ કંટ્રોલ માટે થાય છે અને પછી TMOD ટાઈમર મોડ કંટ્રોલ માટે છે તેથી આ બધા અલગ અલગ રજીસ્ટર છે અને પછી આ TL0 TL1 TH0 TH1 ટાઈમર માટે છે તેથી આ TL0 અને TL1 આપણા ટાઈમર 0 અને TH0 અને TH1 ની ટાઈમર વેલ્યુ ધરાવે છે અને તેઓ ટાઈમર 1 માં વર્તમાન સમય મૂલ્ય ધરાવે છે પછી આ SCON રજીસ્ટર સીરીયલ કોમ્યુનિકેશન કંટ્રોલ માટે છે તેથી આ બીટનો અર્થ શું છે કે જ્યારે તમે આ વ્યક્તિગત ભાગ પર જશો ત્યારે આપણે તે પછીથી જોઈશું પછી S બફ સીરીયલ કોમ્યુનિકેશન માટે પણ છે અને શું થાય છે કે જો તમે સીરીયલ રીતે કંઈક ટ્રાન્સમિટ કરવા માંગતા હોવ તો તમારે આ SCON યોગ્ય રીતે સેટ કર્યા પછી તેને S બફ માં નકલ કરવી પડશે તેથી જો તમે તેને S બફ માં કૉપિ કરો છો તો કેરેક્ટર ટ્રાન્સમિટ બીટ અને TXD અને RXD લાઇન દ્વારા સીરીયલી મોકલવામાં આવશે પછી આ P 2 છે આ ઇન્ટરપ્ટ સક્ષમ રજીસ્ટર છે તેથી આ ઇન્ટરપ્ટ સક્ષમ રજીસ્ટર છે તેથી આ વિક્ષેપને સક્ષમ કરવા માટે છે તેથી આપણે જોઈશું કે પછીથી ફરી IP એ ઇન્ટરપ્ટ પ્રાયોરિટી છે તેથી તમે 8051 માં વિવિધ વિક્ષેપોની પ્રાથમિકતાઓને સંશોધિત કરી શકો છો અને આ 2 ટાઈમર જેવા સંખ્યાબંધ વિક્ષેપો છે તેથી તેઓ સીરીયલ ટ્રાન્સમિશન પછી વિક્ષેપ આપી શકે છે તેથી તે અન્ય વિક્ષેપ જનરેટ કરી શકે છે તો આપણને આ INT 0 અને INT 1 પિન મળ્યાં છે તેથી તેઓ વિક્ષેપો પણ પેદા કરી શકે છે તેથી તે રીતે આપણને વિક્ષેપોના સંખ્યાબંધ સ્ત્રોતો મળ્યા છે અને આ વિક્ષેપ પ્રાથમિકતાઓને સંશોધિત કરી શકાય છે અને ત્યાં ડિફોલ્ટ પ્રાથમિકતા છે પરંતુ તે ઉપરાંત તમે પ્રાથમિકતામાં પણ ફેરફાર કરી શકો છો તો આ PSW એ પ્રોસેસર સ્ટેટસ શબ્દ છે તેથી આ D 0 થી D 7 તેમને કોઈ વિશેષ અર્થ મળ્યો છે જ્યારે આપણે PSW રજિસ્ટર પર જઈશું ત્યારે આપણે આ એક્યુમ્યુલેટર ACC જોઈશું તેથી આને E 0 થી E 7 મળ્યું છે તેથી આ સરનામાં છે તેથી તમે આ લખી શકો છો તમે આ મૂલ્ય એક્યુમ્યુલેટરમાં 8 બીટ પેટર્ન તરીકે મેળવી શકો છો અથવા તમે વ્યક્તિગત બિટ્સ તરીકે ઍક્સેસ કરી શકો છો તેથી તમે તે બીટ નંબર જોશો તો P 0 સ્થાન 80 પર છે તેથી તે જે બીટ નંબરો રજૂ કરે છે તે 80 81 82 83 84 છે જેમ કે 87 સુધી પછી TCON એ બીટ એડ્રેસેબલ છે અને તે સ્થાન 88 પર શરૂ થાય છે અને બીટ નંબરો પણ સાથે શરૂ થાય છે તો 88 આ રીતે જ્યારે પણ આપણી પાસે 8 ની સીમા પર હોય ત્યારે જ્યારે પણ આપણને મળે છે તેથી તે સમયે આપણને આ બીટ એડ્રેસેબલ ફીચર મળ્યું છે જેમ કે આપણને સ્થાન 80 પર બીટ એડ્રેસેબિલિટી મળી છે પછી આપણને બીટ એડ્રેસ મળ્યું છે તો પછી આપણને 88 પર એડ્રેસ ક્ષમતા પછી 90 પર પછી 98 પર અને પછી A0 A8 B0 B8 મળી છે તેથી પછી C0 અલબત્ત ત્યાં નથી પછી આપણને આ D0 મળ્યો છે તેથી B8 પછી તમે જોશો કે ત્યાં કંઈ નથી તેથી B8 થી BF જો આપણે કહીએ તો C0 જેવું કંઈ નથી તેથી તે D0 થી D7 અને પછી E0 થી E 7 થી શરૂ થાય છે તેથી બીટ નંબરો સમાન છે તેથી આ બાઈટ સરનામું છે અને આ બીટ નંબરો છે તે બીટ સરનામાં છે તેથી આ ખાસ કાર્ય મેમરી છે તેથી આપણે તેની વધુ એક વાર સમીક્ષા કરી શકીએ છીએ તેથી આ 80 P0 માટે છે પછી આ 90 P1 માટે છે પછી આ B0 P3 માટે છે અને પછી A0 એ P2 માટે છે જેમ કે પછી આ SP 81 પર છે DPL 82 પર છે તેથી તે જ આકૃતિ જે આપણે અગાઉ હતી તેથી તે અહીં બીજી રીતે બતાવવામાં આવ્યું છે તેથી આ રજીસ્ટર્ડ બેંકો છે તેથી જેમ આપણે કહીએ છીએ કે સક્રિય બેંક PSW RS1 અને RS0 બિટ્સ દ્વારા પસંદ કરવામાં આવે છે તેથી આ રજિસ્ટર બેંક 1 બિટ્સ પસંદ કરે છે અને રજીસ્ટર બેંક 0 બિટ્સ પસંદ કરે છે તેથી આ વિક્ષેપ સેવા દિનચર્યાઓમાં સંદર્ભ સ્વિચિંગને મંજૂરી આપશે તેથી જેમ હું કહી રહ્યો હતો કે તમે સંદર્ભને ખૂબ જ ઝડપથી બદલી શકો છો તેથી ISR જે રજિસ્ટરનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે તે બધા રજિસ્ટરને સંગ્રહિત કર્યા વિના તમે ફક્ત બેંક પર સ્વિચ કરી શકો છો અને જો તમે એવી નીતિને અનુસરો છો કે તમામ મુખ્ય વિક્ષેપિત સેવા દિનચર્યાઓ રજિસ્ટર્ડ બેંક 2 નો ઉપયોગ કરશે અને મુખ્ય રૂટિનનો ઉપયોગ કરશે આ રજીસ્ટર્ડ બેંક 0 છે તેથી તે રીતે રજીસ્ટરની બચતમાં કોઈ મૂંઝવણ નથી તેથી તે બિલકુલ જરૂરી નથી તેથી તમે ફક્ત રજીસ્ટર્ડ બેંકને બદલી શકો છો તેથી જો તમે આ R S 1 અને R S 0 સેટ કરો તો આ બીટ R S 0 છે અને આ બીટ R S 1 છે તેથી 0 1 2 તો આ PSW રજિસ્ટર છે તેથી આ સાથે બીટ 0 1 2 3 છે અને આ 3 અને 4 છે તેથી PSW 3 અને PSW 4 અગાઉ આપણે કહ્યું કે તે 2 અને 3 છે પરંતુ તે ખરેખર 3 અને 4 છે તેથી PSW 3 એ R S 0 બીટ છે અને PSW 4 એ R S 1 બીટ છે તેથી આ બે બિટ્સ 00 છે અને પછી તે ઍક્સેસ કરશે અને તે રજિસ્ટર્ડ બેંક 0 સેટ કરશે કારણ કે વર્તમાન રજિસ્ટર 2 વર્તમાન રજિસ્ટર્સનો ઉપયોગ કરવાના છે તે જ રીતે આ 2 બિટ્સ 01 છે પછી તે આ બેંક 01નો ઉપયોગ કરશે અને તેને સંબંધિત સરનામાંનો ઉપયોગ કરશે 00 થી 07 હોવું જોઈએ તેથી જો તમે MOV AR3 જેવી સૂચના લખી રહ્યા હોવ તો વર્તમાન રજિસ્ટર્ડ બેંક પસંદગીના આધારે તે સ્થાનોમાંથી એકને એક્સેસ કરશે જેમ કે જો વર્તમાન બેંક રજિસ્ટર્ડ બેંક 0 હોય અને જ્યારે તમે R3 કહો કે આ ખરેખર રજિસ્ટરને ઍક્સેસ કરશે તેથી આ રજિસ્ટર થાય છે કારણ કે આપણે જાણીએ છીએ કે આ સાથે શરૂ થશે અને આ રજિસ્ટર R1 થી શરૂ થશે તેથી રજીસ્ટર નંબર R0 થી શરૂ થાય છે તેથી જો તમે R3 કહો તો અનુરૂપ નંબર જે આપણી પાસે છે તે R3 છે તેથી આ 0 1 2 3 છે તેથી આ મેમરી સ્થાન 0 3 છે તેથી તે અહીં ઉપયોગમાં લેવાશે તેથી આ સૂચના તેથી આ મેમરી લોકેશન 3 ની સંચયક સામગ્રીમાં પ્રવેશ કરશે બીજી બાજુ જો તમે પ્રદાન કરેલ હોય તો તમે રજિસ્ટર્ડ બેંક 0 નો ઉપયોગ કરી રહ્યાં છો જો તમે સ્ટેટમાં રજીસ્ટર્ડ બેંક 4 નો ઉપયોગ કરી રહ્યાં છો તો તે જ સૂચના આ લેશે અને સંચયકર્તાને મેમરી સ્થાનની સામગ્રી મળશે જે 1011 1213 છે અને તે મેમરી સ્થાન 1 3 ની સામગ્રી મેળવશે તેથી આ રીતે જોઈ શકાય છે કે આ રજીસ્ટર્ડ બેંક પસંદગીના આધારે તમે તેને આ રીતે કરી શકો છો તેથી તમે તેને MOV AR3 લખવાને બદલે MOV A3 ની જેમ લખી શકો છો તેથી જ્યારે તમે A3 કહો છો તો રજિસ્ટર બેંક પ્રશ્નમાં નથી તેથી આ કિસ્સામાં તે આ 1 ને જ એક્ઝિક્યુટ કરશે તેથી જ્યારે તમે મૂવ સૂચના લખી રહ્યા હોવ ત્યારે તમે MOV AR3 માટે આમાં લખી શકો છો તે કિસ્સામાં રજીસ્ટર્ડ બેંક પસંદગીના આધારે તે ક્યાં તો લોકેશન મેમ્બર 3 અથવા લોકેશન 13 ને આપણા ઉદાહરણમાં એક્સેસ કરશે જો કે તમે મૂવ A3 જેવી સૂચનાનો ઉપયોગ કરી રહ્યાં હોવ તો તમારી બેંકની પસંદગી ગમે તે હોય તે મેમરી સ્થાન 3 ની સામગ્રીને A માં ખસેડશે તેથી તે રજિસ્ટર્ડ બેંક સ્વતંત્ર છે તેથી તે રીતે આપણે આ રજીસ્ટર્ડ બેંકોને ઉપયોગી બનાવી શકીએ અને તે સિવાય આપણને આ P પેરિટી બીટ તરીકે મળી છે તેથી તે સંચયકમાં એકી બેકી સંખ્યા દર્શાવવા માટે દરેક સૂચના ચક્ર હાર્ડવેર દ્વારા સેટ અથવા સ્પષ્ટ છે તેથી તે પેરિટી તપાસ માટે ઉપયોગી થઈ શકે છે અને પછી આ ફ્લેગ છે અને વપરાશકર્તા ત્યાં કેટલાક મૂલ્યો મૂકી શકે છે તેથી આ પણ થોડી એડ્રેસેબલ છે પરંતુ તેનો ઉપયોગ થતો નથી તેથી તમે તેનો ઉપયોગ તમારા પોતાના હેતુ માટે કરી શકો છો તેથી તમે તેનો ઉપયોગ 1 બીટ સ્થાન તરીકે કરી શકો છો પછી આ OV એ ઓવરફ્લો ફ્લેગ છે પછી આ RS 0 અને 1 છે તેથી તે રજીસ્ટર્ડ બેંક પસંદગી F 0 માટે છે તેથી આ સામાન્ય હેતુ માટે વપરાશકર્તા માટે ઉપલબ્ધ છે તેથી તમે તેનો ઉપયોગ તમારા પોતાના હેતુ માટે કરી શકો છો જેનું નામ F 0 છે પરંતુ તે ઉપલબ્ધ હોય તો આ AC એ સહાયક છે કે જ્યારે તમે ઉમેરણ અથવા બાદબાકીની કામગીરી કરી રહ્યા હોવ ત્યારે જો કેરી કરો તો બીટ નંબર 3 થી જો બીટ નંબર 4 તરફ કેરી જનરેટ થાય છે તો આ સહાયક કેરી સેટ કરવામાં આવશે અને કેરી ફ્લેગ CY છે તેથી તે ah છે તેથી જો એકંદરે 8 બીટ સરવાળો અથવા બાદબાકીનો પ્રકાર કેરી જનરેટ કરે છે તો આ કેરી ફ્લેગ સેટ કરવામાં આવશે તેથી આ PSW રજિસ્ટર છે હવે અન્ય રજીસ્ટરો કે જે આપણી પાસે 8051 A અથવા એક્યુમ્યુલેટરમાં છે તેથી આ આપણી પાસે સૌથી મહત્વપૂર્ણ રજીસ્ટર છે અને આ તમામ અંકગણિત તર્ક ક્રિયાઓ A રજીસ્ટરનો ઉપયોગ એક સ્ત્રોત તરીકે અને તેમજ ગંતવ્ય સ્થાન તરીકે કરશે તેથી તમે તે કહી શકો છો કે તમારી પાસે ADD A B કહેવા જેવી સૂચના હોઈ શકે છે તેથી તે કિસ્સામાં A અને B રજિસ્ટરની સામગ્રી ઉમેરવામાં આવશે અને મૂલ્ય A રજિસ્ટરમાં સંગ્રહિત થશે તેથી ADD BB કહેવા જેવી કોઈ સૂચના નથી તેથી આ ત્યાં નથી તેથી બધી સૂચનાઓ જેથી તેમની પાસે પ્રથમ ઓપરેન્ડ તરીકે A હશે હવે દેખીતી રીતે એવું લાગે છે કે શા માટે આપણે આ A નો અલગથી ઉલ્લેખ કરીએ છીએ તેથી આ ADD A વાસ્તવમાં તમે કહી શકો તે સંપૂર્ણ નેમોનિક છે તેથી મોટાભાગની સૂચનાઓ તમે જોશો કે જો કે આપણે A નો અલગથી ઉલ્લેખ કરી રહ્યા છીએ પરંતુ જ્યાં સુધી મશીનનો સંબંધ છે ત્યાં સુધી તે ફક્ત માનવ સમજ માટે છે તેથી તમે કહો છો એવું કંઈ નથી અને ADD પછી તમારી પાસે અન્ય કોઈ રજિસ્ટર નામ ન હોઈ શકે તે A હોવું જોઈએ તેથી આ રીતે આ એક્યુમ્યુલેટર એ ખૂબ જ મહત્વપૂર્ણ રજીસ્ટર પૈકીનું એક છે જે આપણી પાસે છે તો આપણને આ B રજીસ્ટર મળ્યું છે તેથી આ બીજું ખૂબ જ મહત્વપૂર્ણ રજીસ્ટર છે જે ત્યાં છે પછી PSW પ્રોગ્રામ સ્ટેટસ શબ્દ છે SP સ્ટેક પોઈન્ટર છે આ સ્ટેક પોઈન્ટર છે તો આપણને આ પ્રોગ્રામ કાઉન્ટર મળ્યું છે જેમ કે કહો કે આ પ્રોગ્રામ કાઉન્ટર છે તેથી તે મુજબ આ પ્રોગ્રામ કાઉન્ટર રજીસ્ટર છે અને ત્યાં DPTR અથવા ડેટા પોઇન્ટર છે તેથી DPTR તેથી પ્રોગ્રામ મેમરી એક્સિસ માટે તે આ પ્રોગ્રામ કાઉન્ટર દ્વારા જશે અને ડેટા મેમરી એક્સેસ માટે તે બાહ્ય મેમરી એક્સિસ માટે આ ડેટા પોઇન્ટર દ્વારા જશે તેથી તે આંતરિક મેમરી એક્સેસ માટે DPTR રજિસ્ટરનો ઉપયોગ કરશે તે પ્રોગ્રામ કાઉન્ટર અથવા કેટલાક સરનામાંનો ઉપયોગ કરશે પરંતુ બાહ્ય મેમરી એક્સિસ અને એક્સટર્નલ ડેટા મેમરી એક્સિસ માટે તેથી તે DPTR રજિસ્ટરનો ઉપયોગ કરશે તેથી તે સિવાય આપણને મેમરી ઇન્ટરફેસના સંદર્ભમાં આ વિશેષ ફંક્શન રજિસ્ટર મેમરી મળી છે તેથી આ એડ્રેસ જનરેટર એડ્રેસ ડેટા પછી કંટ્રોલ કરે છે પરંતુ આ રેખાઓ વાસ્તવમાં ચિપની બધી આંતરિક છે કારણ કે આ બાજુ હું કેટલીક મેમરી ચિપ અને કેટલીક મેમરીને કનેક્ટ કરીશ અને તે મેમરી પણ આંતરિક હશે તેથી તે અહીં બતાવવામાં આવ્યું નથી તેથી સ્પષ્ટપણે પરંતુ તે કોઈપણ રીતે અહીં છે તો પછી આપણી પાસે જે રજીસ્ટર છે તેનો સારાંશ આ પ્રમાણે છે કે આપણને આ A B રજીસ્ટર વત્તા R 0 થી R 7 સુધીના રજીસ્ટર મળ્યા છે તેથી અને તે બધા 8 બીટ રજીસ્ટર છે અને મહત્વપૂર્ણ 16 બીટ રજીસ્ટર DPTR અને PC જેવા છે તેથી DPTR ને 2 8 બીટ રજીસ્ટર DPH અને DPL તરીકે ગણી શકાય અને આ PC 16 બીટ રજીસ્ટર છે તેથી 8051 ની આ એસેમ્બલી લેંગ્વેજ સૂચનાઓ તરફ જઈએ છીએ તેથી આપણે તેમને વિવિધ બાજુએથી વિઝ્યુઅલાઈઝ કરી શકીએ છીએ જેમ કે ડેટા ટ્રાન્સફર સૂચનાઓ પછી એડ્રેસિંગ મોડ કે જેમાં આ ડેટા એક્સેસ કરવામાં આવે છે પછી ડેટા પ્રોસેસિંગ સૂચનાઓ જેમ કે અંકગણિત અને લોજિક ઓપરેશન અને કેટલાક પ્રોગ્રામ ફ્લો સૂચનાઓ હોઈ શકે છે જે JUMP અને CALL જેવા નિયંત્રણ કરશે જે પ્રોગ્રામના પ્રવાહની વ્યક્તિગત કામગીરીને નિયંત્રિત કરશે તેથી પ્રથમ શ્રેણી ડેટા ટ્રાન્સફર સૂચના છે તેથી એક સૂચના કદાચ મૂવ ડેસ્ટિનેશન અલ્પવિરામ સ્ત્રોત જેવી હોઈ શકે છે તેથી ગંતવ્ય સ્ત્રોતનું મૂલ્ય મેળવે છે પછી આપણને PUSH બાઈટ અને POP બાઈટ જેવી સ્ટેક સૂચનાઓ મળી છે તેથી સ્ટેક પર સ્ટેક પોઈન્ટર મૂવ બાઈટ વધારો અને પોપ બાઈટ તે સ્ટેકથી બાઈટમાં મૂવને ખસેડશે અને પછી તે સ્ટેક પોઈન્ટરને વધારશે તેથી તે આના જેવું છે અને મને લાગે છે કે તે સર્વર છે તેથી તમારા જેવા આ મૂવ ડેસ્ટિનેશન અલ્પવિરામ સ્ત્રોતમાં કહો કે મૂવ જેવી સૂચનાઓ હોઈ શકે છે જેમ મેં કહ્યું હતું કે મારી પાસે MOV AR1 જેવી સૂચના હોઈ શકે છે તેથી R1 વેલ્યુ A માં ખસેડવામાં આવે છે પછી આપણી પાસે મૂવ A અલ્પવિરામ 3 જેવા હોઈ શકે છે તેથી મેમરી સ્થાન 3 સામગ્રી A માં આવશે તેથી આ હંમેશા આંતરિક મેમરી સાથે છે તેથી તે બાહ્ય મેમરીને ઍક્સેસ કરતું નથી તેથી તે બધા સ્ટેક સૂચનાઓ પછી આંતરિક મેમરી સાથે છે તેથી સ્ટેક સૂચનાઓ આના જેવી છે તેથી તમારી પાસે પુશ 5 જેવી સૂચના હોઈ શકે છે તેથી તે શું કરશે કે તે મેમરી સ્થાન 5 ની સામગ્રીને સ્ટેક પર દબાણ કરવામાં આવશે તેથી આ સ્ટેક પર જશે અને આ આપણે જાણીએ છીએ કે મેમરી લોકેશન 5 વાસ્તવમાં તે રજીસ્ટર R5 ને અનુરૂપ છે તેથી તે રજિસ્ટર બેંકમાં 0 આપશે તેથી આ રજિસ્ટર R 5 છે તેથી તે રજિસ્ટર 5 ની સામગ્રીને સ્ટેક પર સાચવશે જો તમે રજિસ્ટર્ડ બેંક 0 નો ઉપયોગ કરી રહ્યાં છો તેથી જો તમે કેટલાક ઉપયોગ કરી રહ્યાં છો અન્ય રજીસ્ટર્ડ બેંક પછી તે મુજબ આ નંબરમાં ફેરફાર કરવો પડશે પરંતુ આપણે PUSH R5 જેવું લખી શકતા નથી તેથી તે શક્ય નથી તેથી આ શક્ય નથી તેથી આપણે બાઈટનું સરનામું સીધું જણાવવું પડશે અને તે રીતે તે કરવાનું રહેશે પછી એક વિનિમય સૂચના છે તેથી તેનો ઉપયોગ અમુક બાઈટ સાથે સંચયકની આપ લે કરવા માટે થઈ શકે છે તેથી આ XCHG A બાઈટ છે તેથી તે એક્યુમ્યુલેટર અને બાઈટ અને XCHD ની આપલે કરશે તેથી તે એક્યુમ્યુલેટર અને બાઈટના નિબલ્સ ની આપલે કરશે તેથી આપણે કેટલાક ઉદાહરણ જોઈશું જેમ કે અલ્પવિરામ 0 ખસેડો તેથી જ્યારે પણ આપણે A મૂકીશું તો મોટાભાગના એસેમ્બલર્સ આપણે તેને તાત્કાલિક મૂલ્ય તરીકે લઈશું જો તમે આ હેશ નહીં મૂકશો તો અર્થ એ છે કે આપણને મેમરી સ્થાન મળશે 0 સામગ્રી A રજિસ્ટરમાં આવશે પરંતુ જ્યારે તમે આ હેશ મૂકો તો આપણો મતલબ એ હોય છે કે તે મેમરી છે અને તે તાત્કાલિક મૂલ્ય 0 છે જે રજીસ્ટરમાં આવશે પછી MOV R411hex છે તેથી આ 11 હેક્સ R4 રજિસ્ટર MOV B11 માં મૂકવામાં આવશે તેથી તમારું દશાંશ 11 ફરીથી B રજિસ્ટરમાં મૂકવામાં આવશે આ તે કન્વેનશન છે જે મોટાભાગના એસેમ્બલર્સ દ્વારા અનુસરવામાં આવે છે અને જો તમે 8 દ્વારા સંખ્યાને અનુસરો છો તો જો તમે કંઈપણ ન લખો અથવા જો તમે નંબર પછી જાહેરાત લખો તો તે દશાંશ તરીકે લેવામાં આવશે તેથી તમે તે DPTR પણ શરૂ કરી શકો છો તેથી તમે કહી શકો કે મૂવ DPTR પાસે 7521 હેક્સ છે તેથી આ 75 તે DPH રજિસ્ટરમાં જશે અને 21 DPL રજિસ્ટરમાં જશે પરિણામે આ DPTR નું મૂલ્ય 7 5 2 1 હશે તેથી આ વસ્તુ A ને 0 મળે છે તેથી અહીં R 4 ને પેટર્ન 11 હેક્સ મળે છે અને આ કિસ્સામાં તે 11 દશાંશ નંબર આપે છે અને આ કિસ્સામાં DPTR ને 7521 હેક્સ મળે છે તેથી આપણે તેને આ ફોર્મેટ માં પણ મૂકી શકીએ છીએ જેમ કે મૂવ ડુ એ મૂવ DPTR અલ્પવિરામ હેશ માય ડેટા જ્યાં મારો ડેટા છે તેથી આ DB તરીકે વ્યાખ્યાયિત થયેલ છે તેથી આ DB તરીકે વ્યાખ્યાયિત થયેલ છે તેથી આનો ઉપયોગ કેટલાક ઘણા એસેમ્બલર્સમાં થાય છે જેમ કે અમુક જગ્યા કે જેના પર તમે કરી શકો છો આપણે કેટલાક સતત ડેટાને વ્યાખ્યાયિત કરી રહ્યા છીએ તેથી આ ORG નિવેદન છે તેથી ORG સ્ટેટમેન્ટ્સનો અર્થ એ છે કે એસેમ્બલર તે સરનામાથી પ્રોગ્રામને એસેમ્બલ કરવાનું શરૂ કરશે તેથી આ ફક્ત એસેમ્બલરને કહી રહ્યો છે કે આગળનો પ્રોગ્રામ આગળની સૂચના અથવા ડેટા ગમે તે હોય તો તે આગળ આ ચોક્કસ સરનામે મૂકવામાં આવશે તેથી જો આ મેમરી હોય તો તમે કહી શકો કે મેમરી લોકેશન 200 આગળ તે હશે જો આ સ્થાન 200 છે તેથી આ સ્થાનથી આગળ તેથી તે ત્યાં મૂલ્ય મૂકશે તેથી મને અહીં મુકવામાં આવશે અને જો આ 201 હોય તો N ત્યાં જશે તો આ 202 D ત્યાં જશે તેથી આ રીતે સંખ્યાઓ સંગ્રહિત થશે કે વ્યક્તિગત અક્ષરો સમાપ્ત થઈ જશે તેથી DB નો અર્થ થાય છે વ્યાખ્યાયિત બાઈટ તો આ મારો ડેટા DB India છે તેથી આ આ 5 બાઈટ સ્પેસને વ્યાખ્યાયિત કરશે અને તે 5 બાઈટ સ્પેસમાં તે મૂલ્ય 200 લખશે તેથી જ્યારે તમે કહો કે DPTR એ MOV DPTR mydata છે તેથી આ મારો ડેટા જ્યાં ગમે તે સરનામું હોય તો 200 તેથી 200 મારા ડેટા પર આવશે તેથી આપણે આ DPTR 7521 h આ ચળવળ ધરાવી શકીએ છીએ તેથી તેને DPL 21H ખસેડવા અને DPH હેશ 75 H ખસેડવાની જેમ એક્ઝિક્યુટ પણ કરી શકાય છે અને અહીં A H હોવો જોઈએ તેથી તે રીતે આપણે તે કરી શકીએ છીએ અને આપણે તે આની જેમ પણ કરી શકીએ છીએ કે કહો કે આ આ કરવાની બીજી રીત એ છે કે જેમ કે કહો કે આ છે આ ખસેડવાની સૂચનાનો બીજો રસ્તો છે જેમ કે EQU 30 ગણો તેથી EQU એ અન્ય એસેમ્બલર નિર્દેશન છે તેથી જ્યાં હું સતત ગણતરીને વ્યાખ્યાયિત કરી રહ્યો છું જેની કિંમત 30 અને MOV R4count બરાબર છે તેથી આ આ સૂચના જેવો જ છે આ સૂચના MOV R430 જેવો જ છે તેથી આ EQ એ અન્ય એસેમ્બલર ડાયરેક્ટીવ છે જે સમાનને કહે છે કે બાકીના પ્રોગ્રામમાં તે રીતે સતત લખવાને બદલે હું લખી શકું છું કે હું આ નામની ગણતરી અને પ્રોગ્રામને એસેમ્બલ કરતી વખતે અથવા પ્રોગ્રામ માટે મશીન કોડ જનરેટ કરતી વખતે આ પ્રતીકનો ઉપયોગ કરી શકું છું તેથી જ્યાં પણ તે શબ્દની ગણતરી શોધશે ત્યાં તે મૂલ્ય 30 દ્વારા બદલાશે તેથી આ રીતે આપણે કરી શકીએ છીએ તેથી સ્થળાંતર કરવાની આ બીજી રીત છે આ એક રીત છે અને આ બીજી રીત છે કે જેના પર આ DPTR શરૂ કરી શકાય છે તેથી જો DPTR ને એક્સટર્નલ મેમરી માટે આ સરનામું કહેવા માટે પોઈન્ટ કરવું હોય તો આપણે 200 કહી શકીએ છીએ આ એડ્રેસ પર નિર્દેશ કરવો પડશે તેથી તે આ રીતે કરી શકાય છે તેથી આપણે પહેલા આ નંબરને આ અચળ ભારતમાં વ્યાખ્યાયિત કરીએ છીએ અને તેને માય ડેટા નામ આપીએ છીએ જેથી પછીથી જ્યારે હું મારો ડેટા હેશ લખી રહ્યો હોઉં ત્યારે આ મૂળભૂત રીતે મારા ડેટાની કિંમત છે અને મારા ડેટાની કિંમત કંઈ નથી પરંતુ તે સરનામું છે કે જ્યાંથી ડેટા શરૂ થાય છે તેથી તે રીતે આ DPTR તે કિસ્સામાં 200 મૂલ્ય મેળવશે